તેથી આપણે ક્લૉક ટ્રી ડિઝાઇન પર આપણી ચર્ચા ચાલુ રાખીએ આપણે યાદ કરીએ કે આપણા છેલ્લા લેકચર દરમિયાન આપણે ક્લૉક ટ્રીની રચના માટે H ટ્રી અને X ટ્રી અભિગમો વિશે વાત કરી હતી આ બંને અભિગમો મૂળભૂત રીતે 4 એરે ટ્રી માળખાની રચના કરી રહ્યા હતા દરેક સ્ટેજ પર દરેક નોડ 4 અન્ય નોડ સાથે જોડાયેલા હતા તેથી ટર્મિનલ પોઇન્ટ અથવા સિંક ની સંખ્યા 4 ના ઘાતમાં વધતી હતી 4 16 64 256 અને તેથી વધુ આ 2 પદ્ધતિઓ મૂળભૂત રીતે ક્લૉક ટર્મિનલ્સનું ચોક્કસ સ્થાન ધ્યાનમાં લેતી નથી તે સ્વતંત્ર રીતે ટ્રીની રચના કરે છે અથવા બનાવે છે અને ચિપ ની સપાટી પર સિંક સ્થાનનો નિયમિત એરે બનાવે છે પરંતુ અલ્ગોરિધમ્સ કે જેના વિશે આપણે હવે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓ અલગ અભિગમ અપનાવે છે તેઓ વાસ્તવિક ક્લૉક ટર્મિનલ પોઇન્ટના સ્થાનોને અવગણતા નથી તેના બદલે તેઓ શું કરે છે ચાલો આપણે જોઈએ કે જ્યાં ક્લૉકને વાસ્તવિક ક્લૉક ટર્મિનલ પોઇન્ટ અથવા સિંક પર મોકલવાની જરૂર છે હવે તેના સંદર્ભમાં ચાલો આપણે વ્યવસ્થિત રીતે એક ટ્રી બનાવવાનો પ્રયત્ન કરીએ તેથી તે તે ટ્રી ઘણી H જેવી દેખાય છે X જેવી દેખાતી નથી પરંતુ તેમ છતાં તે એક ટ્રી હશે તેથી આ પદ્ધતિઓ પાછળનો મૂળ વિચાર છે જેની આપણે હવે ચર્ચા કરીશું તેથી પ્રથમ પદ્ધતિ કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેને મીન અને મેડીઅન્સ અથવા MMM ની પદ્ધતિ કહેવામાં આવે છે અહીં પ્રથમ સમાનતા એ છે કે તે એક વ્યૂહરચનાને અનુસરે છે જે H ટ્રી અલ્ગોરિધમ જેવી જ છે આ અર્થમાં વ્યૂહરચના તે ગમે ત્યાં સિંક સ્થાનોને સંભાળી શકે છે કારણ કે H ટ્રી પણ જ્યારે આપણે એક લેવલથી બીજા લેવલ પર જઈએ છીએ ત્યારે તમને સ્થાનો બારિક અને બારિક અને બારિક સ્થાન બિંદુઓમાં મળી રહ્યું છે 4 ની ઘાત તરીકે જ્યાં તમને સ્રોત મેળવવા માટે ક્લૉક પિન ની જરૂર પડે છે તેથી તમે ઇચ્છિત સંખ્યાના લેવલ સુધી ટ્રી બનાવવાનું ચાલુ રાખી શકો છો તમને એક પોઇન્ટ મળશે જે વાસ્તવિક ક્લૉક ટર્મિનલ પોઇન્ટની ખૂબ નજીક છે તેથી આ પદ્ધતિમાં આને MMM કહેવામાં આવે છે મૂળ વિચાર એ છે કે તમે મેડીઅન અને મીનની ક્રમશ ગણતરી કરો સારું મેડીઅન્સ અને મીનની ગણતરી કરવામાં આવે છે ચાલો સમજાવવાનો પ્રયત્ન કરીએ કે તમે મેડીઅનની ગણતરી કેવી રીતે કરી રહ્યા છો ચાલો આપણે એક ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ જોઈએ જે હું આ સાથે સમજાવું છું તેથી ચાલો આપણે ધ્યાનમાં લઈએ કે મારી પાસે પોઇન્ટનો સમૂહ છે તેથી આ દરેક પોઈન્ટને ગ્રીડ જેવા માળખા પર કેટલાક કોઓર્ડિનેટ્સ હશે જો તમે ધ્યાનમાં લો તો હું કોઓર્ડિનેટ્સ નોંધું છું 2 2 2 7 4 3 4 5 6 4 7 7 10 2 9 5 તેથી તમે આ દરેક પોઇન્ટને જુઓ ત્યાં કેટલાક x કોઓર્ડિનેટ્સ અને y કોઓર્ડિનેટ્સ છે જો તમે જોશો કે જ્યારે તમારી પાસે પોઈન્ટનો સમૂહ અથવા સંખ્યાઓનો સમૂહ છે તો ચાલો કહીએ કે મારી પાસે વસ્તુઓનો સમૂહ છે તેથી જ્યારે હું કહું છું કે હું મેડીઅન લઈ રહ્યો છું તો મેડીઅનની વ્યાખ્યા શું છે મેડીઅન એટલે ડાબી બાજુના તત્વોની સંખ્યા અને જમણી બાજુના તત્વોની સંખ્યા સમાન હોવી જોઈએ તેથી અહીં પણ આપણે તે પ્રકારની વસ્તુની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી x કોઓર્ડિનેટ્સને ધ્યાનમાં રાખીને હું મેડીઅનની ગણતરી કરી શકું છું અને y કોઓર્ડિનેટ્સને ધ્યાનમાં રાખીને હું મેડીઅનની ગણતરી કરી શકું છું જેમ તમે જુઓ છો કે તમે x કોઓર્ડિનેટ્સ જુઓ 2 2 4 4 તેથી હું ફક્ત x કોઓર્ડિનેટ્સ 2 2 4 4 6 7 9 10 લખી રહ્યો છું હું તેમના x કોઓર્ડિનેટ્સ દ્વારા તેમને ગોઠવીને લખી રહ્યો છું તેથી પ્રથમ 4 હું પ્રથમ ભાગમાં રાખી શકું છું બીજા બીજા ભાગમાં તેથી તો x કોઓર્ડિનેટ્સના સંદર્ભમાં જો હું મેડીઅનની ગણતરી કરું તો તેથી મધ્ય પોઇન્ટ આ હશે એ જ રીતે તેમના y કોઓર્ડિનેટ્સ દ્વારા જો તમે ફક્ત તેમના y કોઓર્ડિનેટ્સ દ્વારા ગોઠવણી કરો તો તે પ્રથમ આ 2 હશે પછી 2 ફરીથી ત્યાં 2 અને 3 4 અને 5 5 7 7 તેથી અહીં મધ્ય પોઇન્ટ 2 2 3 4 પર તમે કાપો તો 1 માં હશે તેથી જો તમે ઊભો મેડીઅન શોધવા માંગતા હોવ તો મેડીઅન આ હશે તેથી જો તમે x અથવા y ના સંદર્ભમાં મેડીઅનની ગણતરી કરો છો તેથી તમે શું કરી રહ્યા છો તમે પોઈન્ટના સમૂહને 2 સમાન ભાગોમાં વહેંચી રહ્યા છો તેથી મેડીઅનની ગણતરી પાછળનો આવશ્યક વિચાર આ છે બરાબર તેથી ટર્મિનલ્સના સમૂહને સમાન કદના 2 પેટાઓમાં વહેંચવાનું આ પ્રથમ પગલું છે પછી આખા સમૂહના કેન્દ્રને વિભાજિત પેટાઓના સમૂહના કેન્દ્ર સાથે જોડો ચાલો આ પણ સમજાવીએ તેથી પ્રથમ ભાગ મેડીઅન છે આગળનો ભાગ મીન છે ધારો કે મેં ભાગલા કર્યા છે તે લાલ ભાગમાં છે ચાલો આ ભાગ પર વિચાર કરીએ તેથી મારી પાસે ડાબી બાજુ 4 પોઇન્ટ છે જમણી બાજુએ 4 પોઇન્ટ છે બરાબર તમે સરેરાશ લો 4 x કોઓર્ડિનેટ્સનો 2 2 4 4 2 2 4 4 સરેરાશ શું છે 3 6 7 9 10 તો સરેરાશ શું છે સરેરાશ 8 છે તેથી તમારા 3 8 સરેરાશ હશે તેથી તેથી 3 10 હોઈ શકે છે અને જો તમે y કોઓર્ડિનેટ્સને જોશો તો તે જ રીતે y કોઓર્ડિનેટ્સ 2 3 5 7 છે તેથી 5 10 17 ભાગ્યા 4 આશરે 4 આ x છે આ y સરેરાશ છે અને જમણી બાજુ માટે 4 2 6 11 18 તેથી તે અંદાજે આપણે 5 અને 4 ની વચ્ચે કહીશું તેથી 3 4 અને 8 5 એ મીન છે તેથી 3 1 2 3 4 આ 3 4 8 5 5 4 4 6 6 8 8 1 2 3 4 5 આ છે તેથી વિચાર નીચે મુજબ છે તેથી મેડીઅનની ગણતરી કર્યા પછી તમે તેને 2 પેટા સમૂહમાં વિભાજીત કરો પછી દરેક પેટા સમૂહમાં તમને પોઈન્ટ્સને અનુલક્ષીને મીન મળે છે તમે જે પણ કહો તે સમૂહનું કેન્દ્ર અથવા ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર શોધવા માટે આશરે x અને y નો સરેરાશ લો પછી તમે આ 2 સમૂહના કેન્દ્રને સીધી રેખાથી જોડો અને તમે વારંવાર આ કરવાનું ચાલુ રાખો તેથી ફરીથી ડાબો પેટા સમૂહ તમે 2 ભાગોમાં વહેંચો છો જમણો પેટા સમૂહ જે તમે 2 ભાગોમાં વહેંચો છો આ રીતે તમે આગળ વધો છો બરાબર તેથી કારણ કે તમે ક્રમિક રીતે મીન અને મેડીઅનની ગણતરી કરી રહ્યા છો મેડીઅન પછી મીન ફરીથી મેડીઅન ફરીથી મીન એટલા માટે આ પદ્ધતિને મીન અને મેડીઅનની પદ્ધતિ કહેવામાં આવે છે તો ચાલો જોઈએ તેથી મેં તે ઉદાહરણ સાથે જે કંઇ કામ કર્યું છે તે અહીં સમજાવ્યું છે તેથી આપણે પોઈન્ટને તેમના x કોઓર્ડિનેટ્સ દ્વારા ગોઠવીએ છીએ ધારો કે આપણે મેડીઅન હાથ ધરવા માંગીએ છીએ અથવા x ની સાપેક્ષે મેડીઅનની ગણતરી કરવા માંગીએ છીએ જો P x એ સરેરાશ છે જે મેડીઅન છે તેથી P x ની ડાબી તરફના તમામ પોઇન્ટ ડાબા પેટા સમૂહ P લેફ્ટ PL ને સોંપવામાં આવે છે જમણી બાજુના તમામ પોઇન્ટ P R ને સોંપવામાં આવ્યા છે પછી આ દરેક માટે આપણે ગણતરી કરીએ છીએ જેમ મેં મીન બતાવ્યું હતું અને તેમને જોડી દીધું હતું અને તમે વારંવાર જાઓ પહેલા તમે ઊભો ભાગ કરો પછી આડો પછી ઊભો અને આ પુનરાવર્તિત કરીને તમે તેમાંથી પસાર થશો તો પ્રક્રિયાને હું માત્ર એક ઉદાહરણની મદદથી સમજાવીશ હવે તમારા H ટ્રી અને X ટ્રી અલ્ગોરિધમ્સની જેમ તેથી આપણે અવરોધોની અવગણના કરીએ છીએ આપણે તે લેયર પર અવરોધો છે કે જેના પર ક્લૉક ટ્રી મૂકતા હતા તે ધ્યાનમાં લેતા નથી અને કારણ કે આપણે ચોક્કસ પોઇન્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ જ્યાં તમારે ક્લૉકને શિરોબિંદુ તરીકે ફીડ કરવાની જરૂર છે તેથી મારું ક્લૉક ટ્રી H ટ્રી થી અલગ દેખાશે તે સીધી લીટીવાળું રહેશે નહીં કેટલીક એડ્જ ત્રાંસી હશે પોઇન્ટ ગમે ત્યાં યોગ્ય હોઈ શકે છે નિયમિત અંતર રાખવાની જરૂર નથી તેથી આમાંના દરેક તમે નોન રેક્ટિલિનર વાયર ત્રાંસા વાયર કહી શકો છો તમે તેને આડા અને ઊભા બનાવીને રૂપાંતરિત કરી શકો છો જો તમે ઇચ્છો તો આ એક વૈકલ્પિક પગલું છે જો તમે એક જ લેયરમાં આખી વસ્તુ મૂકી રહ્યા હોવ તો જરૂરી નથી ચાલો એક ઉદાહરણની મદદથી જોઈએ તેથી મેં સંખ્યાત્મક રીતે એક ઉદાહરણ તૈયાર કર્યું છે પરંતુ અહીં શું થાય છે તે હું આકૃતિરૂપે બતાવી રહ્યો છું મેં જે રીતે વાત કરી તે જ રીતે 16 પોઇન્ટ છે તેથી x દિશા સાથે તમે x મીન ની ગણતરી કરો તેથી લાલ પોઇન્ટ એ તમારું x મેડીઅન છે મેડીઅન તમે x મેડીઅનની ગણતરી કરો લાલ પોઇન્ટ x મેડીઅન છે તેથી તમે શું કરો છો તમે ઊભી રીતે ભાગ કરો છો x નાં ભાગ કરો x મેડીઅનના સંદર્ભમાં તમારે તેને અજમાવવું પડશે તેથી ડાબી બાજુથી 8 પોઈન્ટ જમણી બાજુથી 8 પોઈન્ટ હશે તમે ડાબા અને જમણા પેટા સમૂહ માટે પ્રક્રિયાને પુનરાવર્તિત કરો છો પરંતુ હવે x સાથે નહીં પણ y સાથે તેથી જો તમે જુઓ તો આ ઉદાહરણની જેમ તેથી હવે ડાબા પેટા સમૂહ પર તમારી પાસે 4 પોઇન્ટ છે તમે આ જ વસ્તુને y દ્વારા પુનરાવર્તિત કરો છો તેથી 7 5 3 2 તેથી હવે જો તમે ભાગ કરો છો તો 2 3 એકમાં 1 5 7 અન્યમાં હશે તેથી આના જેવાં ભાગલા થશે એ જ રીતે આ બાજુ 2 4 5 7 તેથી ભાગ આના જેવો હશે બરાબર તેથી આ ઉદાહરણમાં અહીં પણ એવું જ થશે હું ત્યાં કામ કરી રહ્યો છું તેથી તમે ડાબી અને જમણી બાજુના સમૂહ કેન્દ્રની ગણતરી કરો છો પરંતુ y મેડીઅનને ધ્યાનમાં લઈને હવે y ને ધ્યાનમાં લઈને તેથી આ તમારું y મેડીઅન હોઈ શકે છે અને આ તમારું y મેડીઅન સમાન ઊભા લેવલ પર ન હોઈ શકે તમે આ મેડીઅનને આ 2 ના મેડીઅનના સંદર્ભમાં જોડો પછી તમે આ અને આનું વિભાજન કરો અને પુનરાવર્તિત ચાલુ રાખો અને હું તમને અંતિમ ઉકેલ બતાવી રહ્યો છું તેથી જો તમે તેને પુનરાવર્તિત કરો તો આ સાથે કરો પછી તેને આ રીતે કરો પછી તેને આ રીતે કરો 4 વધુ પગલાં તમને આ મળે છે બરાબર દરેક પેટા સમૂહમાં એક જ પોઇન્ટ હશે અને તે બધા કેટલાક ચાપ દ્વારા જોડાયેલા હશે તેથી હવે તમે જોઈ શકો છો કે ચાપ અથવા એડ્જ જે પોઇન્ટને જોડી રહ્યા છે તે માત્ર આડી અને ઊભી નથી તેઓ મનસ્વી અને આ આકારો અને કદના હોઈ શકે છે પરંતુ જ્યારે તમે છેલ્લે તેમને રૂપાંતરિત કરી શકો છો ત્યારે તમે તેમને પછીથી આડા ઊભા ભાગમાં રૂપાંતરિત કરી શકો છો પરંતુ શરૂઆતમાં તમને આ મળ્યું છે તો તમને જે મળ્યું છે તેથી તમને પોઇન્ટ્સનો પ્રારંભિક સમૂહ મળ્યો છે તમને એક ટ્રી એમ્બેડિંગ મળ્યું છે જે ખાતરી કરશે કે તમામ આર્મ ની લંબાઈ કદમાં સમાન છે કારણ કે તમે જે રીતે મીન અને મેડીઅનની ગણતરી કરી રહ્યા છો આ સુનિશ્ચિત કરવામાં આવશે તે તમારા દરેક ટ્રીના ભાગની લંબાઈ છે નીચલા લેવલથી શરૂ કરીને જો તમને લાગે કે તમે એક ટ્રી બનાવો છો જેથી 2 કદ સમાન છે ઉચ્ચ લેવલના ટ્રી સાથે જોડવા માટે 2 ટ્રી નો ઉપયોગ કરો છો ફરીથી 2 બાજુઓ સમાન છે તે જ રીતે તમે પુનરાવર્તન કરો છો અને આ મૂળભૂત રીતે ટોપ ડાઉન અભિગમ છે એકંદર સમસ્યાથી શરૂ કરીને તમે તેમને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેમને વિભાજીત કરો દરેક ભાગમાં એક જ પોઇન્ટનો સમાવેશ થાય ત્યાં સુધી વિભાજન કરવાનું ચાલુ રાખો અને જ્યારે તમને તે મળે છે ત્યારે સમજો કે તમે પહેલાથી જ ટ્રી મેળવી લીધું છે તેથી આપણી પાસે વૈકલ્પિક પદ્ધતિ છે જે ખૂબ સમાન છે પરંતુ તે બોટમ અપ પ્રકારને અનુસરે છે આ MMM થી વિપરીત જે ટોપ ડાઉન છે અહીં આપણે મેચિંગ નાં ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ તેથી મેચિંગ એ એક ખ્યાલ છે જે ગ્રાફ થિયરી માંથી આવે છે તેથી ચાલો પહેલા સમજાવીએ કે મેચિંગ શું છે જો તમારી પાસે હોય તો તમે વ્યાખ્યાથી પરિચિત નથી ધારો કે મારી પાસે ગ્રાફ છે ત્યાં 8 શિરોબિંદુઓ છે કહો કે તે કેટલીક એડ્જ દ્વારા જોડાયેલા છે તેથી 8 શિરોબિંદુઓ છે તેથી આપણે મેચિંગ નામની વસ્તુને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મેચિંગ મેચિંગ શું છે મેચિંગ કંઈ નથી પરંતુ એડ્જનો સમૂહ છે પછી કેટલીક આવશ્યકતાઓ છે તમારી પ્રથમ જરૂરિયાત એ છે કે તમારે એડ્જનો સમૂહ પસંદ કરવો પડશે જેથી બધા શિરોબિંદુઓ શામેલ છે અને બીજું કોઈ શિરોબિંદુ એક કરતા વધુ વખત શામેલ નથી તેથી આ ઉદાહરણ માટે ઘણી બધી ખૂબ જ અલગ પ્રકારનાં મેચિંગ હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે એક શક્ય મેચિંગ હોઈ શકે છે તમે આ એડ્જ લો તમે આ એડ્જ લો તમે આ એડ્જ લો અને તમે આ એડ્જ લો તેથી તમે કેટલાક અન્ય મેચિંગને પણ અજમાવી શકો છો જેમ કે અન્ય મેચિંગ હોઈ શકે છે તમે આ એડ્જ લો તમે આ એડ્જ લો તમે આ એડ્જ લો તેથી ત્યાં ઘણા બધા મેચિંગ હોઈ શકે છે જે શક્ય છે તેથી આ કિસ્સામાં મેં 2 સંભવિત મેચિંગ બતાવ્યા છે તેથી એક મેચિંગમાં એડ્જ 1 2 7 8 5 6 અને 3 4 હતી લાલથી અંકિત અને બીજું લીલાથી અંકિત હતું ચાલો આપણે બીજું મેચિંગ 2 3 1 8 6 7 4 5 કહીએ તો આવા અનેક મેચિંગ હોઈ શકે છે હવે અહીં તમે શું કરી રહ્યા છો સૌથી નીચા લેવલે આપણી પાસે પોઈન્ટનો સમૂહ છે આ ક્લૉક ટર્મિનલ છે આપણે આપણું મેચિંગ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ જેના માટે કુલ સરવાળો એડ્જીસનો સરવાળો ન્યૂનતમ છે તમે મીન અને મેડીઅનની પદ્ધતિમાં જુઓ છો આપણે ઉપરથી તમામ પોઇન્ટને ક્રમશ વિભાજીત કરીને અંતે શરૂ કરી રહ્યા છીએ આપણે સમાધાન પર પહોંચ્યા છીએ પરંતુ હવે આપણે વિપરીત દિશામાં આગળ વધી રહ્યા છીએ આપણે તમામ પોઇન્ટથી શરૂઆત કરી રહ્યા છીએ આપણે એક મેચિંગ શોધી રહ્યા છીએ એટલે કે આપણે 2 પોઇન્ટ 2 2 ને જોડી રહ્યા છીએ જેથી વાયરની કુલ લંબાઈ ન્યૂનતમ છે તેથી તમામ સંભવિત મેચિંગમાં આપણે એક મેચિંગ શોધી રહ્યા છીએ જેનું ન્યૂનતમ કદ છે પછી આ દરેક મેચિંગ માટે આપણે ઉદાહરણ તરીકે શોધી કાઢ્યું છે જો હું લાલ લઈશ તો ધારો કે તમે લાલ લીધું છે પરંતુ આ દરેક મેચિંગને મધ્યમ પોઈન્ટ મળે છે સારું તેથી હવે મૂળ 8 શિરોબિંદુઓ ભૂલી જાઓ હવે આ મારા નવા શિરોબિંદુઓ છે ચાલો આપણે તેને v 1 2 કહીએ ચાલો તેને 7 8 કહીએ આ મારા 4 શિરોબિંદુઓ 5 6 અને 3 4 તમે આ 4 પર પ્રક્રિયાને પુનરાવર્તિત કરો તેથી આ 4 પર પાછા તમે પ્રક્રિયાને પુનરાવર્તિત કરો આ 2 શિરોબિંદુઓને ભેગા કરો અને એવી જ રીતે આગળ તેથી તમે હવે ફરીથી અમુક પ્રકારનાં મેચિંગની ગણતરી કરો છો તેથી આ અને આ વચ્ચે એક મેચિંગ હોઈ શકે છે અને કહેવા દો કે અન્ય મેચિંગ આ વચ્ચે હોઈ શકે છે તેથી તમે શિરોબિંદુઓને અનુરૂપ જોડો તેથી પ્રક્રિયા હું એક ઉદાહરણ સાથે બતાવીશ તેથી આ સ્પષ્ટ થશે પરંતુ હવે ચાલો જોઈએ તમે સ્લાઇડ પર પાછા આવો અને જુઓ કે અહીં શું લખ્યું છે તે જ વસ્તુ મેં સચિત્ર કર્યું તેથી આપણે પુનરાવર્તિતપણે N સિંકનાં મેચિંગની ન્યૂનતમ કિંમત નક્કી કરીએ છીએ અને તમે એમ માની રહ્યા છો કે N બેકી છે જેનો અર્થ છે કે તમે N બાય 2 લાઇન સેગમેન્ટ્સ નો સમૂહ શોધી રહ્યા છો જે N અંત્યબિંદુઓ સાથે મેળ ખાય છે તમે લીધેલ ઉદાહરણ જુઓ આપણી પાસે ગ્રાફ હતો આપણે એડ્જનો પેટા સમૂહ લઈ રહ્યા છીએ પરંતુ હવે મારી પાસે માત્ર પોઈન્ટનો સમૂહ છે હું માનું છું કે શિરોબિંદુઓની દરેક જોડી વચ્ચે એડ્જ છે તેથી દરેક જોડાણ શક્ય છે તેમાંથી હું સૌથી નાની પદ્ધતિ શોધી રહ્યો છું બરાબર તેથી આપણે N બાય 2 લાઇન સેગમેન્ટ શોધી રહ્યા છીએ જે તમામ N અંત્યબિંદુઓને આવરી લે છે અને મેં બતાવ્યા પ્રમાણે દરેક મેચિંગ પછી આપણે એક મધ્યમ પોઇન્ટ શોધી રહ્યા છીએ જેને અમુક સમયે ટેપીંગ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે જેથી 0 સ્ક્યુ ને સાચવી શકાય તેથી આ N બાય 2 ટેપીંગ પોઇન્ટ આગળના પગલામાં ઇનપુટ બનાવશે બસ મેં કહ્યું હતું તો ચાલો આપણે તેને ફરીથી કરીએ અહીં આપણે સમાન ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ 16 પોઈન્ટનો સમૂહ છે તેથી MMM અલ્ગોરિધમનાં જેમ વિભાજનથી શરૂ કરવાને બદલે આપણે સૌથી નાનું મેચિંગ શોધીને શરૂ કરીએ છીએ ધારો કે આપણને મળેલું સૌથી નાનું મેચિંગ આ છે આ મેચિંગ છે તેથી હું તેમને અનુરૂપ એડ્જ દ્વારા જોડી રહ્યો છું હવે આ મેચિંગ પછી તમે લાલ તરીકે દર્શાવેલ દરેક લાઇન માટે આપણને ટેપીંગ પોઈન્ટ મળે છે તેથી ટેપિંગ પોઇન્ટ આ લાલ સર્કિટ તરીકે બતાવવામાં આવે છે તમે પુનરાવર્તન કરો આ 4 અને 4 8 ટેપીંગ પોઇન્ટ માટે ફરીથી મેચિંગ શોધો ધારો કે મારું મેચિંગ હવે આ છે સૌથી નાનું મેચિંગ તેથી ફરીથી આ 4 એડ્જ માટે મધ્યમ પોઇન્ટ અથવા ટેપીંગ પોઇન્ટ શોધો તેથી ફરીથી મેચિંગ કરો આનું પુનરાવર્તન કરો તેથી તમને છેલ્લે એક ઉકેલ મળશે જે આના જેવો દેખાય છે તેથી તમે અંતિમ વસ્તુ જોશો જે તમને ટ્રી ની જેમ દેખાય છે એડ્જ જેવી લાગે છે પરંતુ તે ખૂબ જ નિયમિત એડ્જ નથી એક ત્રાંસી એડ્જ છે એડ્જ આડી અને ઊભી નથી પરંતુ સામાન્ય રીતે આ સમસ્યા માટે આ બોટમ અપ અભિગમ ટોપ ડાઉન અભિગમ કરતાં વધુ સારું પરિણામ આપે છે અલબત્ત ત્યાં કેટલાક ઉદાહરણ હોઈ શકે છે તમે કામ કરી શકો છો જ્યાં આ MMM પદ્ધતિ પરિણામ આપશે જે આ ટોપ ડાઉન અને બોટમ અપ કરતા વધુ સારું છે તેથી બંને કામ કરશે અને આ સામાન્ય કિસ્સામાં H ટ્રી અભિગમ કરતાં વધુ સારા છે જ્યાં તમે સીધા સીંક પોઈન્ટને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છો પણ ફરીથી હું 2 સ્ટેપ રાઉટીંગ માટે પુનરાવર્તન કરી રહ્યો છું જ્યાં તમારી પાસે નીચે ગ્રીડ જેવું માળખું છે અને તમારી પાસે ટોચ પર નિયમિત ક્લૉક ટ્રી છે તો પછી તમે H H પ્રકારનાં રાઉટીંગ માટે જઈ શકો છો કારણ કે ત્યાં તમારી પાસે ટર્મિનલ પોઈન્ટ નિયમિત અંતરે છે ચાલો 0 સ્ક્યુ ક્લૉક રાઉટીંગ વિશે વાત કરીએ પરંતુ આપણે અહીં વિગતવાર નથી જઈ રહ્યા જ્યારે આપણે ડિલે અને નોઇઝ અને સર્કિટના અંદાજને પાછળથી જોશું ત્યારે આપણે તેના પર પાછા આવીશું તેથી મૂળ સિદ્ધાંત એ છે કે અહીં આપણે વાયરની ભૌમિતિક લંબાઈ ધ્યાનમાં લેતા નથી તેથી આપણે વાસ્તવમાં RC ડિલેનો અંદાજ લગાવી રહ્યા છીએ માત્ર લંબાઈનો જ નહીં એડ્જ સાથે ડિલે તેની લંબાઈ સાથે પ્રમાણસર છે પરંતુ પાથ સાથે તેને પુનરાવર્તિત રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી અહીં હું તમને કેટલીક સરળ ગણતરી બતાવીશ કે તે કેવી રીતે થાય છે તેથી મૂળ સિદ્ધાંત બોટમ અપ અભિગમ જેવો છે RGM અભિગમ કે જેના વિશે આપણે હમણાં જ વાત કરી હતી પરંતુ માત્ર એટલો જ તફાવત છે કે ટેપીંગ પોઈન્ટના નિરાકરણમાં છે તેથી જ્યારે તમે ટેપીંગ પોઇન્ટ નક્કી કરો છો ત્યારે આપણને મધ્યમ પોઇન્ટ મળતો નથી પરંતુ આપણે એક પ્રકારનું વાસ્તવિક ડિલે મોડેલનો ઉપયોગ કરીએ છીએ આ એલ્મોર ડિલે મોડેલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિલે મોડેલોમાંનું એક છે જે તદ્દન વાસ્તવિક ડિલે આપે છે પણ તે જ સમયે ખૂબ ગણતરીનો વપરાશ કરતું નથી તેથી આપણે ટેપિંગ પોઇન્ટ શોધવા માટે આ એલ્મોર ડિલે મોડેલનો ઉપયોગ કરીએ છીએ અને કેટલીકવાર તમારે સબ ટ્રી માં ડિલેને સરખો કરવા માટે સ્નીકીંગ નો ઉપયોગ કરીને વાયર વિસ્તરણ કરવું પડશે કારણ કે એલ્મોર ડિલે મોડેલ તમે શોધી શકો છો કે ભાગમાંનો એક ભાગ બીજા કરતા ઘણો ઝડપી છે તેને ધીમું બનાવવા માટે તમારે તેને સમાન બનાવવા માટે તેને વધુ લાંબો બનાવવો પડશે તેથી સિદ્ધાંત બોટમ અપ વસ્તુની જેમ જ છે તેમાં કોઈ તફાવત નથી પરંતુ એકમાત્ર તફાવત ટેપિંગ પોઇન્ટની પસંદગીમાં છે બાકીના સમાન છે તેથી બંનેમાંથી નીચે મુજબ છે તેનો અર્થ એ કે તમારી પાસે 2 પેટા ટ્રી છે ત્યાં વચ્ચે જોડાણ છે પછી તમે ટેપિંગ પોઇન્ટ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તેથી તેમાંથી એકની લંબાઈ z છે અન્યની 1 ઓછા z છે તેથી આ દરેક લાઇનો તમે રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ ની દ્રષ્ટિએ મોડેલિંગ કરી રહ્યા છો અને આ એલ્મોર ડિલે મોડેલ એ એક પદ્ધતિ છે જેનો ઉપયોગ કરીને તમે વાસ્તવિક અંદાજ લગાવી શકો છો અને z નું મૂલ્ય નક્કી કરવા માટે આ 2 ડિલે લગભગ સમાન છે તમે તે મુજબ ટેપીંગ પોઇન્ટ પસંદ કરો તેથી ચાલો આપણે આ એલ્મોર ડિલે મોડેલ જોઈએ હું સરળ ઉદાહરણની મદદથી સમજાવું છું ધારો કે મારી પાસે એક ટ્રાન્સમિશન લાઇન છે જ્યાં વિતરણ તરીકે રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ દર્શાવવામાં આવે છે R C1 R2 C2 R2 C3 આવી રીતે તેથી એલ્મોર મોડેલ મુજબ ડિલેનો અંદાજ આવી રીતે અનુસરવામાં આવે છે C1 સ્રોતમાંથી C માત્ર R1 નો ડિલે છે પરંતુ C2 C એ R1 વત્તા R2 નો ડિલે છે R1 વત્તા R2 વત્તા R3 ને કારણે C3 વિલંબિત થશે તેથી તે એક પુનરાવર્તિત ફોર્મ્યુલેશન R1 C1 R1 વત્તા R2 C2 જેવું છે અને અંતે R1 R2 RN બધાને CN સાથે ગુણાકાર કરીને ઉમેરવામાં આવે છે તેથી RC સીડી માટે આ છે તેથી સામાન્ય CMOS સર્કિટ માટે તેથી કોઈપણ ચાલુ ટ્રાન્ઝિસ્ટર ને તમે રેઝિસ્ટન્સ તરીકે મોડેલ કરી શકો છો અને કેટલાક પુલ અપ અને પુલ ડાઉન નેટવર્ક આવી કોઈ પણ વસ્તુને તમે R C R C R C પ્રકારની સીડી તરીકે મોડેલ કરી શકો છો અને ત્યાં તમે એકદમ ડિલેનો સચોટ અંદાજ લગાવી શકો છો તેથી ટ્રાન્સમિશન લાઇન માટે પણ કયા લેવલ પર લાઇન ચાલી રહી છે તેના આધારે કેટલાક મેટલ લેયર પોલિસિલિકોન લેયર ડિફ્યુઝન લેયર તમે અનુરૂપ રેઝિસ્ટન્સ અને કેપેસિટેન્સનો અંદાજ ધરાવી શકો છો તેથી આપણે આના પર પછીથી આવીશું પરંતુ સમયના અભાવે તમારે અત્યારે ધારવું પડશે કે R અને C નો અંદાજ કાઢવાની ઘણી રીતો છે અને એલ્મોર ડિલે મોડેલ તે અંગે વ્યાજબી રીતે સારો અંદાજ કાઢવા માટે તે એકદમ સચોટ પદ્ધતિ છે અને તેનો ઉપયોગ કરીને તમને ટેપ પોઇન્ટ મળે છે તેથી આ માત્ર એક આકૃતિ છે જે બતાવવામાં આવી છે કે એલ્મોર ડિલે મોડેલનો ઉપયોગ કરીને તેથી એક લાક્ષણિક ઉદાહરણ માટે 0 સ્ક્યુ ક્લૉક નેટવર્ક કેવું દેખાય છે તમે જુઓ છો કે એડ્જ તદ્દન આડેધડ છે અને તેવી જ રીતે આગળ તેથી જ્યારે તમે વિવિધતાની હાજરીમાં ક્લૉક ટ્રી બફરિંગ વિશે વાત કરો છો તેથી તમારે કેટલાક ઓપ્ટિમાઇઝેશન પગલાઓ હાથ ધરવાની જરૂર પડી શકે છે જેમ કે તેમાંના કેટલાક વિશે મેં પહેલેથી જ વાત કરી હતી જેમ કે ભૌમિતિક ક્લૉક ટ્રી પ્રારંભિક બફરિંગ નિવેશ બફરનું કદ બદલવું કેટલાક બફર તમારે નાના મોટા વાયરની પહોળાઈ સ્નેકિંગ તમારે પાથ સાથે ચકરાવો લઈને વાયરની લંબાઈ વધારવી પડી શકે છે તેથી પ્રક્રિયામાં વિવિધતા હશે તેથી જો તમે ભિન્નતાના પ્રભાવને મોડેલ કરી શકો તેથી તમે ક્લૉક રાઉટિંગ ઉકેલ સાથે આવી શકો છો જે તમને આ પ્રકારની ભિન્નતાઓની હાજરી પર પણ કુલ સ્ક્યુ પર બાઉન્ડ આપશે તેથી આપણે ઝડપથી 2 કેસ સ્ટડી પર નજર કરીએ છીએ જ્યાં ક્લૉક ટ્રી ને કેટલાક માઇક્રોપ્રોસેસર્સ માટે IBM જેવા બનાવવામાં આવ્યા હતા તેઓએ શું કર્યું તેઓએ સમગ્ર ચિપ વિસ્તારને 16 થી 64 પ્રદેશોમાં વહેંચી દીધો જે સેક્ટર કહેવાતા તેથી તેઓએ ઉચ્ચ લેવલ H ટ્રી નું નિર્માણ કર્યું ડ્રાઇવ તે 2 લેવલ અથવા 3 લેવલ H ટ્રી છે જે 16 થી 64 સેક્ટર બફર્સનો સમૂહ ચલાવશે તેથી સેક્ટર બફરનું લીફ તમને એક સેક્ટરમાં લઈ જશે અને દરેક સેક્ટરમાં તમારી પાસે ક્લૉકની ઘણી વસ્તુઓ છે જે જોડાવાની છે બરાબર તેઓ સ્વતંત્ર રીતે સંચાલિત થાય છે તેથી આ સેક્ટર બફર્સ દરેક સેક્ટરને સંભાળી રહ્યા છે તેને ટ્યુનેબલ ટ્રી કહેવામાં આવે છે આ દરેક સેક્ટર માટે એક ટ્યુનેબલ ટ્રી છે જ્યાં વાયરની લંબાઈ અને ટ્રી નું કદ માપવામાં આવે છે તેથી તે ડિલે સમાન છે અને આ ટ્યુનેબલ ટ્રી ગ્રીડ ચલાવે છે તે ગ્રિડ સમગ્ર ચિપને ક્લૉક ટ્રી સિગ્નલ આપશે જેમ મેં કહ્યું છે કે તે 2 લેવલનો અભિગમ છે તેથી ઉચ્ચ લેવલના નેટવર્કમાં H ટ્રી નો સમાવેશ થાય છે જે ઓછી લેટન્સી પૂરી પાડે છે નીચલા પાવર વિસ્તારને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે વૈશ્વિક સ્ક્યુ પણ ખૂબ સારો છે નીચલા લેવલમાં ગ્રીડનો સમાવેશ થાય છે જેમ મેં અગાઉ પણ કહ્યું હતું નિયમિત ગ્રીડનો ફાયદો એ છે કે તમે ક્લૉક સિગ્નલ ગમે ત્યાં લઈ જઈ શકો છો કારણ કે ગ્રીડ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને આનાથી સ્થાનિક સ્ક્યુ વધુ સારી રીતે સુનિશ્ચિત થાય છે કારણ કે ગ્રીડ નિયમિત માળખું છે તેથી જ્યારે તમારી પાસે ગ્રીડમાં ગ્રીડ સ્ટ્રક્ચર ને ચલાવતા ઘણા બધા પોઇન્ટ્સ હોય ત્યારે સ્ક્યુ તફાવતો પણ ખૂબ ઓછા હોય છે આ સ્ક્યુ તે અર્થમાં સારું છે તેથી કેટલાક અન્ય પણ ઓપ્ટિમાઇઝેશન છે જે હાથ ધરવામાં આવે છે જેમ કે લેવલો આપણે મેટલ લેવલોનો ઉપયોગ કરીએ છીએ અને હું આની વિગત સાથે નથી જતો મને એક જ લાઇનને બદલે કેટલાક જટિલ વાયર મળ્યા છે જે 8 સમાંતર વાયરો નાખવામાં આવ્યા હતા જેથી ડિલે ઓછો થાય છે અને તેથી તેવી જ રીતે આગળ બીજા કેસ સ્ટડી પર એકદમ ઝડપી નજર ડિજિટલ કોર્પોરેશન નું આલ્ફા 21264 પ્રોસેસર તેથી ત્યાં આપણે સમાન પ્રકારની 2 લેવલની ગોઠવણીનો ઉપયોગ કર્યો એક ટ્રી અને ત્યારબાદ ગ્રીડ તેથી વૈશ્વિક મેશ આપણે તેને GCLK કહીએ છીએ તેથી અહીં ફરીથી તેઓ H ટ્રી અથવા X ટ્રી નો ઉપયોગ 16 ક્લૉક બફરો ચલાવવા માટે કરે છે અને આ ક્લૉક બફર્સ વૈશ્વિક ક્લૉક મેશ ચલાવે છે તેથી IBM અને આલ્ફા અભિગમ વચ્ચેનો મૂળભૂત અભિગમ સમાન છે તે નાટકીય રીતે તેને આ રીતે બતાવવામાં આવે છે તેથી ત્યાં એક ટ્રી માળખું છે 16 બફર ચલાવો 16 બફરો આ સાંકડા લંબચોરસ દ્વારા બતાવવામાં આવ્યા છે અને આ દરેક બફર્સ તેઓ ગ્રીડ ચલાવે છે તેથી આ ગ્રીડ તે પ્રદેશમાં જ સ્થાનિક હશે બરાબર તેથી એકવાર તમારી પાસે આ ગ્રીડ હોય પછી ગ્રીડમાંથી તમે ક્લૉક પોઇન્ટ અથવા ટેપિંગ પોઇન્ટને ચિપમાં ગમે ત્યાં લઈ જઈ શકો છો તેથી આ સાથે આપણે ક્લૉક ટ્રી રાઉટિંગ પર ચર્ચાના અંતમાં આવીએ છીએ આપણા આગામી લેક્ચરમાં આપણે પાવર અને ગ્રાઉન્ડ રાઉટિંગ વિશે વાત કરીશું